તેથી ગણતરીની બાબતો પર અંતિમ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી આ પહેલો પ્રશ્ન છે જે તમારી પાસે આવશે તેથી ભલે તમે સપાટીનો અભિન્ન અભિગમ અપનાવો જ્યાં તમારે અહીં બારીક રીતે ડિસ્કરીટાઈઝેશન વાપરવી પડે અથવા તો આ સપાટી હતી અથવા તમે વોલ્યુમ લો છો જ્યાં તમારી પાસે અહીં આ ગ્રીડ છે હવે તમે કેવી રીતે જાણો છો કે તમારી પાસે ગ્રીડ છે કે નહીં તે તમે જાણો છો કે શું dl કેવી રીતે શોધવી જોઈએ તમે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરશો તેથી ચાલો આપણે કહીએ કે તમે જાણો છો કે તમે આ બે પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે જે તમે તેમને કોડેડ કર્યા છે અને તમને થોડો ઉકેલ મળ્યો છે તમે કેવી રીતે જાણો છો કે તમે પર્યાપ્ત દંડ માટે dl પસંદ કર્યું છે કે નહીં તે એક અગત્યનો પ્રશ્ન જણાય છે કારણ કે જો તમે ખોટા dl ને પસંદ કરો છો અને જો તમે બે રફ સપાટી પસંદ કરો છો તો આપણને સાચો જવાબ નહીં મળે બીજી બાજુ જો હું dl ને ખૂબ જ બારીક બનાવીશ તો મને સાચો જવાબ મળશે પરંતુ કમ્પ્યુટર પર મને 10 ગણો વધુ સમય લાગી શકે છે તો મારે તેના પર સમય ખર્ચ કરવો જોઈએ તેથી આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણી પાસે dl છે માટે શું આપડે સાચા જવાબ પર પહોંચ્યા તેના પર ફરી વિચાર કરો આ સામાન્ય સમજનો પ્રશ્ન છે વિદ્યાર્થી અને જ્યાં સુધી તમને સમાન મૂલ્ય ન મળે ત્યાં સુધી તમે કોડ ચલાવતા રહો હા તેથી તે કહે છે કે જ્યાં સુધી તમને સમાન મૂલ્યો ન મળે ત્યાં સુધી કોડ ચાલુ રાખો વિદ્યાર્થી ne માટે સમાન માટે ટોચ સમાન ne 400 માટે સમાન 500 સમાન મળે છે તેથી તે સંખ્યાત્મક કન્વર્જેંસ નો વિચાર છે જે તેના માટે ફોરમલ શબ્દ છે તેથી આંકડાકીય સંખ્યાત્મક કન્વર્જેંસ છે તો તે શું કહે છે તે કહે છે કે ચાલો આપણે આ અક્ષ પર કહીએ કે મારી પાસે dl ના મૂલ્યો છે અને હું શું કરું જ્યાં હું ક્ષેત્રની ગણતરી કરી રહ્યો છું ત્યાંથી મને અહીં એક સ્થાન લેવા દો તેથી આ નિશ્ચિત રાખો અને બદલાતા રહો તેથી ચાલો આપણે કહીએ કે હું પ્રાપ્ત બિંદુએ ઇનું પ્લોટિંગ કરું છું તેને યોગ્ય રીતે પ્લોટિંગ ચાલુ રાખો તેથી ચાલો મોટા મૂલ્યોથી પ્રારંભ કરીએ અને બારીક મૂલ્યો પર જઈએ તેથી dl મોટી સંખ્યાથી શરૂ થઈ રહી છે અને ઘટી રહી છે તેથી તે એક પ્રકારનું વિપરીત છે જે તમે વિચારી શકો છો કે આ 1 દ્વારા dl છે અથવા ગમે તે અથવા મૂળભૂત રીતે મોટી વસ્તુથી શરૂ થાય છે તેથી તમે ખરેખર આના જેવી કેટલીક વધઘટ થતી વર્તણૂકનું અવલોકન કરી શકો છો આખરે શું થશે તે તમને અહીંથી જ સ્થિર જવાબ મળશે તેથી આ વધઘટ સંપૂર્ણ રીતે આંકડાકીય છે શા માટે કારણ કે તમે વાસ્તવિક ભૌતિકશાસ્ત્રની સમસ્યાને હલ કરી રહ્યા નથી કારણ કે તમે પૂરતા રીઝોલ્યુશનવાળા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા નથી તેથી તમે સમીકરણોની કેટલીક પ્રણાલીને હલ કરી રહ્યા છો તમને કેટલાક ઉકેલ મળી રહ્યા છે તેનો કોઈ વાસ્તવિક ભૌતિક અર્થ નથી તેથી તમને લાગશે કે કેટલીકવાર ક્ષેત્રો વધી રહ્યા છે ક્યારેક ઘટી રહ્યા છે જેમ તમે સોલ્યુશનનું પ્રતિનિધિત્વ કરવા માટે જરૂરી કોન્ટેક્ટસ જોડવા નું શરૂ કરો છો તમે જોશો કે ક્ષેત્રો આ રીતે સ્થિર થાય છે તો તમારે શું કરવું જોઈએ તમારે આ બિંદુ શોધવું જોઈએ કે જ્યાં તે સ્થિર છે અને કહો કે આ સાચી કિંમત છે તેથી કોઈપણ કોડ કે જે તમે કોમ્પ્યુટેશનલ એમમાં લખો છો તમારે એક આંકડાકીય કન્વર્જન્સ ટેસ્ટ કરવી જોઈએ અને સામાન્ય રીતે માત્ર એક પોઈન્ટ માટે નહીં પરંતુ કેટલાક પોઈન્ટ માટે કેમ કે એવું થઈ શકે કે ભૂલથી તમે એક પોઈન્ટ પસંદ કર્યો જે વાસ્તવમાં ફીલ્ડ નોડ છે જ્યાં ફીલ્ડ વેલ્યુ 0 પર જાય છે તો પછી તમે વિચારતા રહેશો કે મારો કોડ કેવી રીતે આપી રહ્યો છે તેનો અર્થ એ છે કે તે માન્ય પણ છે પરંતુ તમને આશ્ચર્ય થશે કે તમારા કોડમાં કંઈક ખોટું છે જે તમને 0 બરાબર આપી રહ્યું છે તેથી થોડા બિંદુઓ પસંદ કરો અને તે ભેગા થવું જોઈએ અને પછી તે તમારું મૂલ્ય dl બરાબર છે હવે લોકોએ આ પરીક્ષણો ખૂબ જ યોગ્ય રીતે કર્યા છે તેથી અહીં અંગૂઠાનો નિયમ પણ છે કે તમે તમારી ડીએલને શ્રેણીમાં પસંદ કરો5 પ્રતિ 10ઠીક છે તેથી આ કિસ્સામાં dl છે તેને આ શ્રેણીમાં ચૂંટવું તમને આપે છે કે તે અંગૂઠાનો નિયમ છે તે ખોટું અથવા સાચું હોઈ શકે છે તે પદાર્થ પર આધાર રાખે છે પરંતુ સામાન્ય રીતે જો તમારી પાસે તેને સારી રીતે વર્તે તેવી વસ્તુ હોય તો તેને વચ્ચે પસંદ કરો 5 અને 10 વિદ્યાર્થી શું હશે છે આ ઘટના ક્ષેત્રની તરંગલંબાઇ બરાબર તેથીઘટના ક્ષેત્ર તરંગલંબાઇ છે આ તમને વ્યાજબી જવાબ આપવા માટે પૂરતું છે તમે બધી રીતે જઈ શકો છો15સમસ્યાના આધારે ઠીક છે તેથી આ સારું છે અને આ બરછટ છે પરંતુ મારો મતલબ છે કે આનો ઉપયોગ ફક્ત અંગૂઠાના નિયમ તરીકે કરો તે તમારી સમસ્યા માટે પણ ખોટું હોઈ શકે છે તમારે બરાબર તપાસવું જોઈએ આ ફક્ત તમને કહેવા માટે છે કે dl બરાબર બેથી શરૂ ન કરો અથવા કેટલીક ચોક્કસપણે કામ ન કરવું અને 100 પસંદ કરવું ખાતરી માટે નથી એક ઓવરકિલ કરશે જે તમે જાણતાજ હશો વિદ્યાર્થી માધ્યમની અંદર માધ્યમની અંદર હા તે એક સારો મુદ્દો છે તેથી લેમ્બડાના મૂલ્યો છે જે મધ્યમ જમણી અંદર છે તો માધ્યમની અંદર મારો શું અર્થ છે તેથી લેમ્બડા લેમ્બડા બરાબર છે વિદ્યાર્થી ઓમેગા શૂન્ય પર આધાર રાખીને ઑબ્જેક્ટ સામાન્ય રીતે V2 તેથી n ઑબ્જેક્ટ નો રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ બરાબર છે તો શુંઆમ છે આનો નિષ્કર્ષ શું છે તે એ છે કે જો મારી પાસે ખૂબ મોટી ડાઇલેક્ટ્રિક સતત ખૂબ ઉચી રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ ધરાવતી ઑબ્જેક્ટ હોય તો મારે તેને ખૂબ છીછરા રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ બરાબર કહેવાની સરખામણીમાં તેને વધુ સારી રીતે ગ્રીડ કરવાની જરૂર છે તેથી તમે ગણતરી કરી રહ્યા છો તેથી સમાન પદાર્થને વધુ સારા વિવેકબુદ્ધિની જરૂર પડી શકે છે જો તેની પાસે ઉચ્ચ રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય તો ઠીક છે તેથી તે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે તેથી તે છે અહીં સારાંશ આપીએ કે આપણે શું કર્યું પર તેથી RCS ની સપાટી અને વોલ્યુમ વચ્ચેના તફાવતો અને ગણતરીની બાબતો વિશે થોડું બોલ્યા તેથી સંદર્ભ માટે મને લાગે છે કે CEM પર પીટરસનના પુસ્તકનું પ્રકરણ 1 તે તમને આ રડાર ક્રોસ સેક્શન આપે છે અને જરૂરી અંદાજ ખૂબ સરસ રીતે આપે છે